સેવાઓની ગ્રાહક સહ નિર્માણ નમસ્કાર હું IIT કાનપુરમાંથી જયંતા ચેટર્જી છું અને અમે સેવાઓના સંચાલનના આ રસપ્રદ વિષય અને આજના વિશ્વમાં સેવા વ્યવસાયમાં સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ આ સપ્તાહના અંતિમ ભાગમાં આ સત્રમાં અને આગામી સત્રમાં આપણે આ વિષયના ભાગને આવરી લઈશું જેને આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ જે સ્વ સેવા તકનીક સાથે સંબંધિત છે પરંતુ ખરેખર કહું તો મને લાગે છે કે આ બે સત્રોની ખાસિયત એ છે કે ઘણા બધા સંશોધનો ઘણા નવા વિકાસ અને ઘણી બધી આંતરદૃષ્ટિનો આ રોમાંચક નવો વિસ્તાર હશે જે સામાજિક વિજ્ઞાનવ્યવસ્થાઔદ્યોગિક એન્જિનિયરિંગ અને વિવિધ ક્ષેત્રના સંશોધકો દ્વારા યોગદાન આપવામાં આવી રહ્યું છે સેવા વિજ્ઞાનના ક્ષેત્રમાં અન્ય શાખાઓ વાસ્તવમાં એક નવું માપ છે જેને SSMED કહેવાય છે જેમાં ઘણા પ્રાયોજકો શિક્ષણવિદો સંસ્થા પ્રાયોજકો સહભાગી છે અને SSMED એ સેવા વિજ્ઞાન વ્યવસ્થા ઇજનેરી અને ડિઝાઇન માટે વપરાય છે જે અમે પ્રથમ સપ્તાહ દરમિયાન આવરી લીધેલા મુદ્દાને ફરીથી પ્રકાશિત કરે છે તે સેવાને આજે એક પ્ધત્તિ ઉત્પાદન સેવા પ્રણાલી તરીકે વિચારવું જોઈએ અને તેને વિવિધ દ્રષ્ટિકોણથી જોવું જોઈએ અને આ બહુ શિસ્ત અભિગમ સેવા વિજ્ઞાન ડોમેનને ખૂબ જ ઝડપથી સમૃદ્ધ બનાવી રહ્યો છે અને આપણે આ બે સત્રો દરમિયાન કેટલાક ઉદાહરણો જોઈશું પ્રથમ મને લાગે છે કે તમે આ સ્લાઇડને યાદ કરશો જે મેં અગાઉ બતાવી હતી હું ફક્ત તે ચોક્કસ સ્લાઇડના છેલ્લા બે બ્લોક્સ બતાવી રહ્યો છું જ્યારે આપણે કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા માંગીએ છીએ ત્યારે આ પ્રક્રિયા પુનઃડિઝાઇનમાં છે અમે આ બે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એક બિન મૂલ્ય ઉમેરણ પગલાંને દૂર કરી રહ્યું છે તેનો અર્થ એ છે કે અમે વિવિધ તબક્કાઓને તોડી પાડવાનો પ્રયાસ કરીએ છીએ જેથી ગ્રાહકે જેને આપણે બોલચાલમાં પિલર ટુ પોસ્ટ કહીએ છીએ તેનાથી ભાગવું ન પડે તેથી સ્પર્શ બિંદુ ની સંખ્યા ઓછી કરો અને દરેક સ્પર્શ બિંદુ ને વધુ વ્યાપક અને સક્ષમ બનાવો તેથી સ્પર્શ બિંદુ માં વધુ યોગ્ય બનાવો અને તમને યાદ હશે કે આપણે ઓછી સેવા ની વાત કરી હતી જે તે અભિગમને આ સમૃદ્ધ સ્પર્શ બિંદુ દ્વારા પણ મદદ મળે છે જ્યાં સેવા કર્મચારીઓ બહુ કુશળ હોય છે અને તેઓ વાસ્તવમાં એકબીજાની જવાબદારી નિભાવી શકે છે જરૂરિયાત મુજબ નિષ્ણાત ટીમ દ્વારા ખોરાક ના પ્રવાહ ની રચના કરી શકાય જેથી બોલ ન પડે અને ગ્રાહકને સેવા પ્રક્રિયા દ્વારા સરળ પ્રવાહની અનુભૂતિ થાય હવે આ બાબતોની આપણે પહેલાં ચર્ચા કરી છે અમે સ્વ સેવા ના આ રસપ્રદ વિસ્તાર વિશે ટૂંકમાં ચર્ચા કરી હતી જેને SST તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ટેક્નોલોજી દ્વારા સક્ષમ સ્વ સેવા આ મુખ્યત્વે સેવા પ્રણાલી તરફથી પુનરાવર્તિત પ્રમાણભૂત પ્રતિસાદની ખાતરી કરવા માટે કરવામાં આવે છે અને જેમ જેમ હું ઉદાહરણો લઉં છું તમે જોશો કે અમે શા માટે આવું કહીએ છીએ તે દેખીતી રીતે ખર્ચમાં પણ ઘટાડો કરે છે અને તેથી સેવાની કિંમતમાં ઘટાડો થઈ શકે છે અને કેટલીકવાર ટેક્નોલોજીના ચતુરાઈથી ઉપયોગ સાથે ગ્રાહકને સ્વ સેવા માટે પ્રોત્સાહિત કરવાથી ખરેખર કંપની ને તમે સ્પર્ધાત્મક લાભ આપી શકો છો એક ઉત્તમ ઉદાહરણ ડેલ કોમ્પ્યુટર છે ડેલ કોમ્પ્યુટર ગ્રાહકોને પસંદગી મેનુ પર ક્લિક કરીને તેમના કોમ્પ્યુટરને ઓનલાઈન રૂપરેખાંકિત કરવાની મંજૂરી આપે છે તેથી તમે CPU નું કદ ગ્રાફિક ક્ષમતાનો પ્રકાર મેમરી કદ સ્ક્રીનનું કદ ટર્મિનલ ડિઝાઇન વગેરે પસંદ કરવાની જરૂર છે અને તેથી વધુ તમે ક્લિક કરી તમારી પસંદગી મુજબ કમ્પ્યુટર બનાવો છો તેથી તમે લાઇન સિસ્ટમ ડિઝાઇનરનો અંત લાવશો અને ગ્રાહક હોવા છતાં પણ તમે ડેલ્સ કોમ્પ્યુટર ના અગાઉના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ કેટલાક કાર્યો કરી રહ્યા છે તે દિવસોમાં IBM પણ પર્સનલ કોમ્પ્યુટર બિઝનેસમાં હતા પરંતુ તેમની પાસે વિતરકો અને એજન્ટો વગેરે દ્વારા ગ્રાહક સુધી પહોંચવાનું પરંપરાગત માળખું પણ હતું અને તેથી કન્ફિગરેશનનું કામ IBM જેવી કંપનીઓના કર્મચારીઓ વિતરકો અને એજન્ટો દ્વારા કરવામાં આવતું હતું તે તમામ કાર્યો તેમના કર્મચારીઓ સેલ્સ કર્મચારીઓ દ્વારા ગ્રાહક પાસે પોતે અથવા માહિતી અને સંચાર તકનીકની મદદથી પોતે હાથમાં લઈને કરવા માં આવતું હતું અને તેમ છતાં ગ્રાહકે ઘણું કામ કર્યું જે અગાઉ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હતું પરંતુ ગ્રાહકે ચીડાઈ જવાને બદલે હકીકતમાં એક સંશોધન દર્શાવે છે કે મોટાભાગના કિસ્સાઓમાં તે વધુ સારું અનુભવે છે કારણ કે તેઓ પ્રક્રિયા પર નિયંત્રણ અનુભવે છે એવું લાગ્યું કે તેઓએ પોતાનું કમ્પ્યુટર બનાવવામાં ભાગ લીધો છે તે માલિકીની ભાવનામાં વધારો કરે છે અને તેથી એકંદરે તેણે ડેલ માટે એક ભિન્નતા ઉભી કરી અને તે તેમના માટે સ્પર્ધાત્મક લાભ ઉભો કર્યો તેથી આ એક પ્રતિકૃતિ છે જે સરળ રીતે દર્શાવે છે કે ગ્રાહકની ભાગીદારીનું વિવિધ સ્તર હોઈ શકે છે તેથી સૌથી નીચા સ્તરે ગ્રાહક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કદાચ તેઓ માત્ર ખોરાકનો ઓર્ડર આપતા હોય અને તેથી વધુ મોટાભાગની સામગ્રી સંસ્થાના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે બીજી બાજુ ગ્રાહકની ઉચ્ચ ભૂમિકા હોઈ શકે છે જ્યાં મોટા ભાગનું કામ ગ્રાહક દ્વારા કરવામાં આવશે અને આ કહેવાતા ઉચ્ચ અને SST નો ભાગ છે આપણે ફાયદાઓની ચર્ચા કરી છે પરંતુ આપણે તેને ફરીથી જોઈ લઈએ તેથી ઉદાહરણ તરીકે જો તમારી પાસે ATM મશીન છે જે તમને અઠવાડિયાના 24 કલાક વર્ષના 365 દિવસ ઉપલબ્ધ હોય છે તો તમારે લાંબી કતારો પર આધાર રાખવાની જરૂર નથી ટેલર ના ધ્યાનના અભાવ પર અથવા તેના ખરાબ વર્તન પર નિર્ભર રહેવાની જરૂર નથી પરતું તમારી પાસે ખૂબ જ સુસંગત ખૂબ જ વિશ્વસનીય સેવા છે જે એટીએમ છે જે હવે દેશભરમાં ખૂબ જાણીતા છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ થોડી અલગ ડિઝાઇન સાથે ઉપયોગમાં લેવાય છે હવે દેખીતી રીતે એક વસ્તુ અપણે તરત જ જોઈ શકીએ છીએ કે જ્યારે પણ સ્વ સેવા પ્ધત્તિ નો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યાં ચોક્કસ માત્રામાં યોગ્યતા છે જે તમારે વપરાશકર્તાઓમાં વિકસાવવાની જરૂર છે તેથી સ્વ સેવા પ્ધત્તિ ને સક્ષમ કરવા માટે ગ્રાહક શિક્ષણ એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે અન્ય ઘણી સેવાઓમાં લાભો એકદમ સ્પષ્ટ છે કે એરપોર્ટ પર લાંબી કતારોને બદલે જે ગ્રાહકને પરેશાન કરે છે ઘણો સમય લે છે એરલાઇન્સ બાજુથી એરપોર્ટ બાજુથી ઘણા કર્મચારીઓને રોકે છે અને આ સંદર્ભમાં કેટલીક અનિશ્ચિતતાઓ પણ રજૂ કરે છે ફ્લાઈટ્સનું સમયસર આગમન અને પ્રસ્થાન સેલ્ફ ચેકિંગ અથવા વેબ ચેકિંગ અથવા ટેલિફોન ચેકિંગ અથવા બંનેના મિશ્રણ જેવી ટેક્નોલોજીના વધુ અને વધુ ઉપયોગ દ્વારા આ બધું ઘટાડી શકાય છે તેથી આ સેવા પ્રણાલી તરફથી પુનરાવર્તિત પ્રમાણભૂત સારી ગુણવત્તા ઉચ્ચ ગુણવત્તા પ્રતિસાદમાં યોગદાન આપી શકે છે અને તેથી જ અમે તમામ મોટાભાગની તમામ સેવા પ્રક્રિયાઓમાં આ SST નો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છીએ તેથી સમગ્ર યુરોપમાં રેસ્ટોરન્ટ્સમાં પણ હવે SST ની ખૂબ જ લોકપ્રિય જમાવટ એ છે કે ટેબલનો જ એક ભાગ છે જ્યાં ટચ પેડ ટેબ્લેટ સ્થાપિત છે જ્યાં તમામ વિવિધ મેનુ વસ્તુઓ દિવસના અપડેટ્સ સાથે બતાવવામાં આવે છે આજે સ્પેશિયલ મેનૂ બતાવવામાં આવશે તેના તમામ ઘટકો તે ચોક્કસ વાનગી વિશેની તમામ વિગતો તમે તમારા ટેબલમાંથી વિવિધ ભાષાઓમાં શોધી શકો છો અને તમે આ સ્વ સેવા ટેબ્લેટ અને ટેબલ ટોપ દ્વારા તમારા ટેબલ પર પસંદગી કરી શકો છો જે ટેબલેટ સાથે સંકલિત થાય છે અને ઓર્ડર પાછાળ ના ભાગે પહોંચે છે અને પછી તમે ક્યાં તો જઈને તેને ડિલિવરી વિભાગ પરથી એકત્રિત કરી શકો છો અથવા તેને સર્વ કરી શકાય છે મોટાભાગના કિસ્સાઓમાં વસ્તીમાં વ્યક્તિગત સેવાના અભાવને કારણે ઓછી વસ્તી ધરાવતા દેશો જેમ કે ફિનલેન્ડ અને સ્વીડન અને નોર્વે વધુને વધુ રેસ્ટોરાં વિવિધ પ્રકારની SST સુવિધાઓ તેમજ સ્વ સેવાનો ઉપયોગ કરી રહી છે અને તેમ છતાં લોકોને સારું લાગે છે તેઓને સેવા પ્રણાલી તરફથી ઉચ્ચ સ્તરીય વિશ્વસનીય પ્રતિસાદ મળે છે તેથી અહીં એક મુદ્દો બનાવી શકાય છે કે SST અથવા સ્વ સેવા પ્ધત્તિ જેને આપણે ફિક્સ્ડ રિસ્પોન્સ સિસ્ટમ અથવા પ્રોગ્રામ રિસ્પોન્સ સિસ્ટમ કહીએ છીએ તે હોઈ શકે છે તેથી વિવિધ હાઇવે પર ટોલ ગેટ જેવી નિશ્ચિત પ્રતિસાદ પ્રણાલી હવે સ્વયંસંચાલિત છે તેથી તમારે કોઈ વ્યક્તિને જઈને ચૂકવણી કરવાની જરૂર નથી તમે જરૂરી રકમ ટેગ માં રાખો છો અને ગેટ આપોઆપ ખુલે છે અને તમે વાહન આગળ જવા દો છો હવે પાર્કિંગની જગ્યાઓ પણ છે તમે ખરેખર દાખલ થતાં જ તમે ટિકિટ લો છો અને જેમ તમે બહાર જાઓ છો તમે ટિકિટ બીજા મશીનમાં નાખો છો તે બતાવે છે કે તમારે કેટલા પૈસા ચૂકવવાના છે તમે સ્લોટમાંથી રકમ નાખો છો અને ગેટ ખુલે છે હવે આ નિશ્ચિત પ્રતિસાદ SST ના ઉદાહરણો કહીએ છે પરંતુ અથવા નિશ્ચિત ક્રમ પરંતુ ત્યાં ચલ ક્રમ હોઈ શકે છે અને ચલ ક્રમના ઉદાહરણો સ્વતપાસ અથવા ATM જેવા છે આ બધા પરિવર્તનશીલ ક્રમ છે કારણ કે જુદા જુદા લોકોની જુદી જુદી જરૂરિયાતો હોય છે કોઈક પોતાનું બેલેન્સ ચેક કરવા ઈચ્છતું હોય તેમજ અમુક પૈસા લેવા માંગતા હોય કોઈ વ્યક્તિ ઝડપી ચૂકવણીની સુવિધાનો ઉપયોગ કરી શકે છે જ્યાં નિશ્ચિત રકમો રાખવા માં આવે છે કોઈની પાસે ચોક્કસ રકમ હોઈ શકે છે જે તેની બહાર હોય છે તેથી જો તમે 15400 રૂપિયા કાઢવા માંગતા હોવ તો તમે ઝડપી ચુકવણીનો ઉપયોગ કરી શકશો નહીં પરંતુ આ તમામ વેરિયેબલ રિસ્પોન્સ એટીએમ સિસ્ટમમાં ઉપલબ્ધ છે સ્વ તપાસ કરી રહ્યું છે કોઈક બે ફ્લાઈટ્સ માટે જોડાણમાં ચેક ઈન કરવા ઈચ્છતું હોઈ શકે છે અથવા કોઈક ફક્ત એક જ ફ્લાઈટ માટે ચેક ઈન કરી રહ્યું હોઈ શકે છે કોઈક સામાનમાં ચેક ઈન કર્યા વિના ચેક ઈન કરી શકે છે કોઈક સામાન ચેક કરવા માગતું હોઈ શકે છે તેથી આને વેરિયેબલ સિક્વન્સ સેલ્ફ સર્વિસ ટેક્નોલોજી સિસ્ટમ્સ કહેવામાં આવે છે તેથી મૂળભૂત રીતે SST નો અર્થ એ છે કે ગ્રાહક આંશિક રીતે કર્મચારીનો ભાગ ભજવશે હવે એક કર્મચારી તરીકે આપણે વિગતવાર ચર્ચા કરી છે અને અમે ફરી જ્યારે સેવામાં લોકોની સમસ્યાઓ પર ધ્યાન આપીશું ત્યારે સેવાની ઉત્પાદકતા અને ગુણવત્તા સેવા કર્મચારીઓ પર ઘણો આધાર રાખે છે તેથી જ ક્યારેક લોકો કહે છે કે સંતુષ્ટ કર્મચારીઓ દ્વારા જ સંતુષ્ટ ગ્રાહકો બનાવી શકાય છે આપણે પછીના સત્રમાં આ તમામ લોકોના સંચાલનના મુદ્દાઓ અને સેવા ઉદ્યોગમાંના ચોક્કસ પડકારોને જોઈશું પરંતુ જો ગ્રાહકો સેવા કર્મચારીઓ તરીકે ઉત્પાદકતાને પ્રભાવિત કરી શકે છે સેવાની ગુણવત્તા અને પરિણામને પ્રભાવિત કરી શકે છે તો ગ્રાહકોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે સક્ષમ બનાવવું આવશ્યક છે અને તે અમારા આ રેખાકૃતિથી તદ્દન સ્પષ્ટ છે તેથી જો તમે ગ્રામીણ વિસ્તારોમાં એટીએમ રાખવા માંગતા હોવ જ્યાં પુરૂષો સ્ત્રીઓ સરળતાથી ઉપયોગ કરી શકે તો તમારે એટીએમનો ઉપયોગ શક્ય તેટલોસરળ બનાવવો પડશે અને ગ્રાહકોને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે ચોક્કસ તાલીમ પણ આપવી પડશે તેથી આ યોગ્યતા નિર્માણ મહત્વપૂર્ણ છે અને દેખીતી રીતે સુખની સતત ભાવના અથવા ન્યૂનતમ સ્તરનો સંતોષ હોવો જોઈએ તેથી તે સંબંધ બન્ને તરફ થી ટકી શકસે અને બંને પક્ષો સહકાર કરી શકે તેથી તમે મશીન પર ક્લિક કરવાનું શરૂ ન કરો અને તેના બદલે તમે ખરેખર મશીન નો આનંદ મણી શકો તેનો અર્થ એ છે કે યુઝર ઇન્ટરફેસ ડિઝાઇનમાં ઘણા પડકારો છે તેથી આ મેન મશીન ઇન્ટરફેસ ડિઝાઇન હવે ટેકનોલોજી સક્ષમ સેવાના ક્ષેત્રમાં એક ખૂબ જ રસપ્રદ અભ્યાસ અને સંશોધન ક્ષેત્ર બની રહ્યું છે તેથી SST એ ગ્રાહકની સંડોવણીના અંતિમ સ્વરૂપનો સારાંશ આપવાનો છે જેમાં તેઓ ચોક્કસ ભાગ લે છે અને વધુને વધુ માહિતી આધારિત સેવાઓ હવે SSTનો વધુને વધુ ઉપયોગ કરી રહી છે તેથી ઉદાહરણ તરીકે જો તમે તમારા બેંક ખાતામાં તમારું વર્તમાન બેલેન્સ જાણવા માંગતા હોવ તો અત્યાર સુધી લોકો બેંકમાં ગયા અને લાઇનમાં ઉભા રહીને તેમની પાસબુક અપડેટ કરાવી આ દિવસોમાં તમે ફક્ત કૉલ કરી શકો છો અને પાસવર્ડ વગેરેની ખૂબ જ સુરક્ષિત પ્ધાતી દ્વારા અને તમે એનો ઉપયોગ કરી શકો છો તમે તમારા ટેલિફોન પર વાતચીત કરીને બેલેન્સની માહિતી મેળવી શકો છો પરંતુ અલબત્ત પાછળના ભાગમાં બેંકનું કમ્પ્યુટર છે તેથી આને IVR સિસ્ટમ કહેવામાં આવે છે જેમ કે તમે જાણો છો ઉદાહરણ તરીકે ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ સિસ્ટમ હવે બૅન્કો દ્વારા મોબાઇલ ટેલિફોન કંપનીઓ અથવા અન્ય વિવિધ સેવાઓના ગ્રાહક સેવા વિભાગો દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે તેથી જ્યાં પણ વ્યવહાર નો આધાર માહિતી છે ત્યાં SSTનો અનુભવ કરવા માટે ખૂબ જ સારી રીતે કરી શકાય છે કેટલીક પ્રાયોગિક સેવાઓ પણ ઉદાહરણ તરીકે પગ મસાજ અથવા લાંબી ફ્લાઇટ પછી થાકેલા પ્રવાસીઓ માટે પીઠ મસાજ અને હવે SST તરીકે ઉપલબ્ધ છે તમે ફક્ત એક જ જગ્યાએ જાઓ થોડી રકમ આપી ખુરશી પર બેસી મેનૂ પસંદ કરી શકો છો અને તમને જોઈતી મસાજ મળી શકે છે પરંતુ SST ના ગેરફાયદા પણ છે તેના સમયખર્ચ બચત અથવા સુગમતા અથવા સગવડ જેવા તમામ ફાયદા નથી કારણ કે તમે મધ્યરાત્રિએ પણ તમારું બેંક બેલેન્સ પૂછી શકો છો જે સામાન્ય રીતે તમે માનવ સેવાના વાતાવરણમાં શક્ય ન હોત પરંતુ ત્યાં ગેરફાયદા છે જેમ કે સુરક્ષાને લગતી ચિંતાઓ અને તાણ તાજેતર સુધી છે જ્યાં સુધી આમાંની કેટલીક ડબલ વેરિફિકેશન સિસ્ટમ્સ વગેરે દાખલ કરવામાં આવી ન હતી ત્યાં સુધી લોકો ટેલિ બેન્કિંગ અથવા ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરવામાં ખચકાટ અનુભવતા હતા આ ડરથી કે તેઓ ગોપનીયત સાથે ચેડા થશે અથવા અન્ય કોઈ એકાઉન્ટ હેક કરીને તેમના પૈસા લઈ જઈશે વગેરે સિક્યોરિટીઝ સિસ્ટમ્સ અને ચેકિંગ સિસ્ટમ્સ ડબલ વેરિફિકેશન સિસ્ટમ વગેરેના બહેતર ઉપયોગથી તે શક્યતાઓ ઘણી ઓછી થઈ છે પરંતુ SST ની તૈનાત કરતી વખતે તે ધ્યાનમાં લેવાનો મુદ્દો રહે છે કે ગ્રાહક બાજુ પર ચિંતા અને તણાવની ઊંચાઈ અને સ્તર હશે અને તેથી તમારે તે નિયુક્તિ વ્યૂહરચના તરીકે ડિઝાઇન કરવી જોઈએ કેટલીક સેવાઓને સામાજિક અનુભવો તરીકે જોવામાં આવે છે અને તેથી અન્ય લોકો સાથે વ્યવહાર કરવાનું પસંદ કરે છે તેથી જેમ કે હું જાણું છું કે ઘણી બેંક શાખાઓમાં જ્યારે ATM જ્યાં તૈનાત હતા ત્યારે તેઓએ ભારતમાં ટેલર્સની સંખ્યા ઘટાડી હતી પરંતુ કેટલાક શહેરી વિસ્તારોમાં જ્યાં ઘણા નિવૃત્ત લોકો અને સિનિયર નાગરિકો ધરાવતી વસાહતો છે ત્યાં હવે બેંકો બરાબર ટેલર તો નહીં પરંતુ રિલેશનશિપ એક્ઝિક્યુટિવ્સ જ પાછા લાવ્યા છે કારણ કે તેઓ સમજે છે કે કેટલીકવાર આ પ્રોફાઇલના ગ્રાહકોને તેઓ અન્ય મનુષ્યો સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે જ્યારે તેઓ તેમની બેંકિંગ કરી રહ્યા હોય ત્યારે તેઓ થોડી વાતચીત કરે છે અને તેથી આ સંબંધ એક્ઝિક્યુટિવ્સને હવે બેંકિંગ સિસ્ટમમાં ફરીથી લાવવા માં આવ્યા છે જેમ કે અગાઉ શક્ય તેટલા SST પર ભાર મૂક્યો હતો તેથી તે પહેલાં SST ને જમાવવું કે નહીં તે નક્કી કરતાં આપણે આ સરળ પ્રશ્નોની તપાસ કરવી જોઈએ કે જે સિસ્ટમ વિશ્વસનીય રીતે કાર્ય કરે છે કે શું પ્રતિસાદ ફરીથી અને પુનરાવર્તિત રીતે સારો રહેશે કારણ કે SST આંતરવ્યક્તિત્વ વિકલ્પો કરતાં વધુ સારો છે હવે અહીં આપણે સામાજિક આર્થિક વિશ્લેષણ કરવાનું છે તેનો અર્થ એ કે તમારે માનવીય કોણને ભૂલવું જોઈએ નહીં તેથી ભલે આર્થિક રીતે ઓટો મશીનમાં રૂપાંતર કરવું ફાયદાકારક હોઈ શકે પરંતુ તે ગ્રાહકના મનમાં થોડી શાંત ચીડ પેદા કરી શકે છે અને તેથી તમારે સમીકરણની બંને બાજુ જોવાની જરૂર છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આપણે SST નો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણી પાસે પુનઃપ્રપિયા પદ્ધત્તિ હોવી જોઈએ તેથી જો પદ્ધત્તિ નિષ્ફળ જાય તો પછી પુનઃપ્રાપ્ત થવાની સંભાવના હશે આ બધું SST વિશે છે આ સત્ર હું આ વિગતોની સ્લાઇડ સાથે સમાપ્ત કરીશ જે તમને બતાવે છે કે સંસ્થાઓમાં પરંપરાગત રીતે મૂલ્ય બનાવવામાં આવ્યું છે તેથી અમારી પાસે આ પેઢી સંસ્થા મધ્યમાં છે ત્યાં સપ્લાયર્સ તરફથી સંસ્થામાં ઇનપુટ્સ છે જે પછી પ્રક્રિયા કામગીરી અને પછી માર્કેટિંગ ચેનલ દ્વારા રૂપાંતરિત થાય છે તેથી આ સપ્લાય ચેઇન છે અને આ તે ડિલિવરી ચેઇન છે જે તમે ઉપભોક્તા સુધી પહોંચી શકાય છે તેથી તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં સંસ્થા અને ગ્રાહક વચ્ચે સ્પષ્ટ તફાવત છે તેથી અમે કહીએ છીએ તેમ ટેબલ ટ્રાન્સફરની માંગ છે તેનો અર્થ એ છે કે આપણે અને તેમનામાં એક પ્રકારનું વિભાજન છે તે હું અહી અધૂરું મૂકું છું પરંતુ તેના વિવિધ પાસાઓ આગામી સત્રમાં તર્ક સાથે સમજવીશ નવો તર્ક જ્યાં અમે આ અવરોધને દૂર કરવા માંગીએ છીએ અમે નથી ઈચ્છતા કે ગ્રાહક નિષ્ક્રિય રહે અમે ઇચ્છીએ છીએ કે ગ્રાહક પ્રક્રિયાનો ભાગ બને અને કેવી રીતે આજના વિશ્વમાં તે સેવા લક્ષી ફિલસૂફી સાથે ઘણા વ્યવસાયોમાં આવી રહીયો છે અમે આ ગ્રાહકને ઘણા ફાયદાઓ સાથે સહ સર્જક તરીકે લાવી રહ્યા છીએ અને તે જ અમે આગામી સત્રમાં લઈશું